સેલ કલ્ચર ટેકનોલોજી ના વ્યાખ્યાન શ્રેણીમાં ફરી થી સ્વાગત છે તેથી આપણે પાંચમા સપ્તાહમાં છીએ અને આજે આપણે પાંચમા અઠવાડિયાના ચોથા વ્યાખ્યાન ની શરૂઆત કરી રહ્યા છીએ તેથી જો તમને યાદ હોય તો છેલ્લા વ્યાખ્યાન માં આપણે કેસ સ્ટડી વિશે વાત કરી હતી જ્યાં એવી કંપની કે જેની પાસે અણુઓ અથવા દવા ના અણુઓ નો સમૂહ છે જે તે અલ્ઝાઇમર દર્દીઓ માટે પરીક્ષણ કરવા માંગે છે તેથી તે કરવા માટે પરીક્ષણોનું પ્રથમ સ્તર સેલ કલ્ચર પ્લેટો પર હશે જોવા માટે કે તે કામ કરી રહ્યું છે કે નહીં તેથી આપણે કોષ સંવર્ધન અથવા હિપ્પોકેમ્પલ ચેતાકોષની ન્યુરલ કોષ સંવર્ધન કેવી રીતે સેટ કરવી તે મુદ્દા સુધી પહોંચ્યા કારણ કે આ ચેતાકોષો છે જે અલ્ઝાઇમર રોગ દરમિયાન મૃત્યુ પામે છે તેથી ત્યાં એક ન્યુરોડિજનરેટિવ છે મૂળભૂત રીતે અલ્ઝાઇમર એ એક ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર છે જે સમયાંતરે હિપ્પોકેમ્પલ ચેતાકોષના મૃત્યુ તરફ દોરી જાય છે અને આખરે વ્યક્તિ તેની પોતાની ઓળખ ગુમાવે છે અને છેવટે તેઓ મૃત્યુ પામે છે અને તે એક ખૂબ જ દુઃખ દાયક રોગ છે કારણ કે તમે તમારું નામ જાણો છો અથવા તમે તમારી આજુબાજુ ના લોકો ને ઓળખી શકો છો પરંતુ અલ્ઝાઇમર ના દર્દીમાં તેઓ નથી જાણતા કે તેઓ કોણ છો કારણ કે તમારી બધી મેમરી ટ્રેસને કારણે ઝાંખી પડી જાય છે હિપ્પોકેમ્પલ ચેતાકોષોનું મૃત્યુ અને આ પ્રકારનો રોગ શું છે તે સમજવા માટે વિશ્વભરમાં ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કારણ કે તે મોટી ઉંમરે થાય છે તેથી ખાસ કરીને આવા દર્દીઓ માટે તમારે ઘણી સંભાળની જરૂર હોય છે તેમને ઘરે રાખવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તમે જાણો છો કે જો તમે કામ માટે ઘર બહાર જતા હોવ તો અન્ય કોઈ વૃદ્ધ વ્યક્તિ જે અલ્ઝાઇમર થી પીડિત છે તો ઘણી સમસ્યાઓ થશે કારણ કે તમે જાણો છો કે તેઓ ખોવાઈ શકે છે તેઓ ઘરની બહાર જઈ શકે છે અને તેઓ ખોવાઈ શકે છે કારણ કે તેઓ તેમના પોતાના ઘરને પણ ઓળખી શકતા નથી તે એક પ્રકારની ખૂબ જ દુઃખદ અને ખૂબ જ દિલગીર સ્થિતિ છે તેથી આ બેકગ્રાઉન્ડ સાથે આપણે તમારા માટે કેસ સ્ટડી બનાવી રહ્યા છીએ કે દવાઓના પરીક્ષણના સંદર્ભમાં કંપની શું કરી શકે છે તેથી આપણે આ ભાગમાં જઈશું તેથી આ તે છે જ્યાં હું શરૂ કરતા પહેલા હતો તેથી આજે આપણે આપણું અઠવાડિયું 5 અને વ્યાખ્યાન 4 W 5 L 4 શરૂ કરી રહ્યા છીએ બરાબર તો હવે ઉદાહરણ તરીકે તેને સરળ રાખવા માટે તમારી પાસે ત્રણ અલગ અલગ દવાના અણુઓ x y અને z છે બરાબર હવે આ ત્રણ અણુઓ કંપનીનું માનવું છે કે તે અલ્ઝાઇમર દર્દીઓને પ્રભાવિત કરી શકે છે અથવા મદદ કરી શકે છે તેથી તે ચકાસવા માટે કે તમારી પાસે ચોક્કસ પરિમાણો હોવા જોઈએ ઉદાહરણ તરીકે પરિમાણો શું કહે છે ફરીથી આ સંપૂર્ણ કાલ્પનિક પરિસ્થિતિ છે તેથી આપણે કયા પરિમાણને સેટ કરીએ છીએ જેના દ્વારા આપણે કહીએ શકીએ કે x y z દવાના અણુઓ આ અલ્ઝાઇમર માટે છે તેથી પરીક્ષણ પરિમાણો અથવા મૂલ્યાંકન પરિમાણ પરીક્ષણ અથવા મૂલ્યાંકન પરિમાણ શું છે અહીં ઉત્ક્રાંતિ પરિમાણો છે તેથી એવું માનવામાં આવે છે કે આ ત્રણેય દવાઓ નેટવર્કમાં સિનેપ્સ ની સંખ્યામાં વધારો કરે છે આ તમામ કાલ્પનિક છે આપણે હિપ્પોકેમ્પલ ન્યુરોન નેટવર્કમાં સિનેપ્સ ની સંખ્યા વિશે વાત કરી રહ્યા છીએ બીજા શબ્દોમાં શું થશે તેથી સિનેપ્સ ની સંખ્યામાં વધુ વધારો આ ચેતાકોષો વચ્ચે જોડાણ તરફ દોરી જશે તે બરાબર છે તેથી સેલ કલ્ચરિસ્ટ તરીકે આપણી સામે જે પ્રશ્ન ઉભો થયો હતો તે એ છે કે કેવી રીતે ઇન વિટ્રો ન્યુરલ કોષ સંવર્ધન પરીક્ષણ કરવું અથવા તેને ચકાસવું કે આ હકીકત અથવા દરખાસ્તને માન્ય કરવી અને દરખાસ્ત શું છે કે તે સંખ્યાબંધ સિનેપ્સ માં વધારો કરશે તેથી હવે આપણે જે બધું કર્યું છે તે હવે આવે છે હવે આપણા અભિગમનો રંગ બદલી રહ્યો છું જે હું હમણાં જ વ્યવસ્થિત રીતે તમારી સામે મૂકી રહ્યો છું તેથી અમને હિપ્પોકેમ્પલ ન્યુરોનલ નેટવર્ક ની જરૂર હતી તેથી આ બધું ઈન વિટ્રો છે તેથી આપણે આ સમયે પ્રાણીઓના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી તેથી આપણે આ ભાગ સુધી પહોંચીએ છીએ કે આપણી પાસે પિરામિડલ ચેતાકોષ સંવર્ધન પ્રણાલી છે જે અસ્તવ્યસ્ત સંવર્ધન પ્રણાલી જેવી છે જે કોઈ ક્રમ માં નથી તેથી આપણે 17 દિવસના ઉંદરનો ઉપયોગ કરીને સંવર્ધન પ્રણાલી વિકસાવી છે અને આ આપણી હિપ્પોકેમ્પલ ચેતાકોષ સંવર્ધન છે તેથી જ્યારે પણ આપણે આ વિશે વાત કરીએ છીએ ત્યારે સિનેપ્સ ની સંખ્યામાં વધારો થાય છે તેથી આપણે જે સિનેપ્સ વિશે વાત કરી રહ્યા છીએ તે વાસ્તવમાં ડેન્ડ્રાઇટ અને એક ચેતાક્ષ અથવા તો ચેતાક્ષ અને ચેતાક્ષ વચ્ચે અન્ય સ્થળોએ બને છે જ્યાં તેઓ સિનેપ્સ બનાવે છે તેથી ચાલો આપણે લાલ રંગનો ઉપયોગ કરીએ ને સિનેપ્સ ની ઓળખ કરીએ તેથી આ તે ભાગ છે જ્યાં સિનેપ્સ બને છે અને આને ક્યાંકથી થોડું ઇનપુટ મળી રહ્યું છે ઠીક છે હવે તમે ચાર અલગ અલગ કવર સ્લિપ નો ઉપયોગ કરીને મર્યાદિત સંખ્યામાં કોષોનું સંવર્ધન કરો છો અલબત્ત તમારે તેમની ચોપડવાની સંખ્યા વધારવી પડશે તેથી હું 5 મુકું છું તેનું એક કારણ છે કે હું 5 શા માટે મૂકું છું તેથી આ પાંચ કવર સ્લિપ છે અથવા બીજા શબ્દોમાં તમે 5 અલગ અલગ પ્રયાસ કહી શકો છો તેથી આમાંથી એક અને તેમાંથી એક દરેક કહેશે કે તેમની નકલ કરો તમે 10 વખત જાણો છો તેથી આપણે આ કિસ્સામાં 50 કવર સ્લિપ થી સારી રીતે અને અર્થપૂર્ણ ડેટા મેળવી રહ્યા છીએ તેથી આપણી પાસે 5 અલગ અલગ કેસ સ્ટડી છે તેથી આપણા ત્રણ કેસ સ્ટડીઝ પહેલેથી જ x y z ને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે અને આ તમારું નિયંત્રણ છે અને આ એક ખાસ કારણ બની શકે છે જો ધારો કે તમે કારણ આપે છે કે કોઈ ચોક્કસ રોગ જેનું કારણ બને છે ત્યાં કોઈ કલ્પના છે જે તે જાહેરાતનું કારણ બને છે કેટલાક અન્ય પરમાણુઓ અલ્ઝાઇમર રોગની જાહેરાત એ અલ્ઝાઇમર રોગ માટે વપરાય છે જો તમે ભૂલી જાઓ તો મને તે કહેવા દો હવે કેટલાક પરમાણુઓ કહે છે કે Q બરાબર માત્ર એક રેન્ડમ પરમાણુ છે આ બધા હવે આ દરેક પર અનુમાનિત છે તેથી તમારી પાસે દરેક માટે તમારે 10 દ્વારા ગુણાકાર 10 દ્વારા ગુણાકાર 10 દ્વારા ગુણાકાર 10 થી ગુણાકાર કરવાનો છે તેથી તમારી પાસે 50 કવર સ્લિપ સાથે 50 અલગ અલગ સંભવિત સારવાર છે અહીં તમે કોષોની સમાન સંખ્યાને દરેક કવર સ્લિપ પર મુકો છો તેથી જ્યારે તમે કામ કરી રહ્યા હોવ ત્યારે તમારે બે વસ્તુઓ સુનિશ્ચિત કરવી પડશે તમારે ખાતરી કરવી પડશે કે પ્રાણીનો સ્રોત સમાન ઉંમરના છે તમારા બધા ભ્રૂણ 18 ના છે અને તમે તેને તે જ પરિસ્થિતિઓમાં સંપૂર્ણ રીતે પસંદ કરી રહ્યા છો જે તમારે તે બધાને ઉગાડવાની છે હવે તમારી પાસે તમામ કોષો છે અને તમારે નક્કી કરવાનું છે કે તમે તમારી દવાને શરૂઆતમાં અથવા પછી ક્યારે મૂકશો ઠીક છે હવે તમે જે કરો છો તેના નિયંત્રણના પ્રથમ સમૂહ તરીકે તમે આ નિયંત્રણ સાથે શરૂ કરો છો અને તમે દવા ઉમેરો છો અને તમે જુઓ છો કે કોષોમાં કોઈ નુકસાન વિના તે સિનેપ્સ ની કુલ સંખ્યામાં વધારો કરે છે તમે તેને કેવી રીતે ચકાસો છો તમે સિનેપ્સ ની કુલ સંખ્યાની ગણતરી કરીને તેને ચાકસી શકો છો તમે ફ્લોરોસન્ટલી તમે કરી શકો છો તે સિનેપ્સ ને લેબલ કરીને તે કરી શકો છો તેથી જ્યારે પણ આપણે સિનેપ્સ વિશે વાત કરીએ છીએ ત્યારે તે એક ભાગ છે જ્યાં કહે છે કે આ એક ચેતાકોષ છે આ બીજો ચેતાકોષ છે અને તેઓ સિનેપ્સ બનાવે છે તેથી તે કંઈક આના જેવું હશે તેથી ત્યાં ફ્લોરોસન્ટ ટેગ્સ સિનેપ્ટોફિસિન અને સિનેપ્સિન છે આ સિનેપ્ટોફિસિન અને સિનેપ્સીન પ્રોટીન છે ત્યાં અન્ય ઘણા હાજર છે જો આ પ્રોટીન ત્યાં હાજર હોય અને જો તમારી પાસે આ પ્રોટીન સામે એન્ટિબોડી હોય તો આ પ્રોટીન છે તેથી ગુલાબી રંગ એન્ટિબોડી દર્શાવે છે અને જો આ એન્ટિબોડી આગળ ફ્લોરોસન્ટ પંક્તિ સાથે લેબલ થયેલ છે ઉદાહરણ તરીકે મેં આ રંગ સાથે ફ્લોરોસન્ટ પંક્તિ બતાવી આ ફ્લોરોસન્ટ પંક્તિ છે તેથી તમે અનિવાર્યપણે શું કરી શકો છો તમે તેને ગણતરી કરી શકો છો તેને સિનેપ્ટિક બટનો કહેવામાં આવે છે તમે બટનોની કુલ સંખ્યા ગણી શકો છો તમારે થોડી ગણતરીઓ કરવી પડશે અહીં તમે બટનોની કુલ સંખ્યા ગણી શકો છો અને તમે કંઈપણ કર્યા વિના કહી શકો છો કે જો આપણે આ x અથવા y અથવા z ને સિનેપ્સ ની કુલ સંખ્યા શું છે એકમ વિસ્તાર દીઠ બરાબર હું તેને તમારા પર છોડી દઈશ જે રીતે તમે તે વિશ્લેષણ કરવા માંગતા હોવ તે પછી તમે આ નકારાત્મક નિયંત્રણ ધરાવો છો દેખીતી રીતે જો કોઈ હાનિકારક તત્વ હોય તો તમે હાનિકારક તત્વ Q ઉમેરો છો અને તમે સિનેપ્સ સિનેપ્ટિક બટનો ની સંખ્યામાં ઘટાડો જોશો તો તમે શું માપી રહ્યા છો જો હું પરિમાણ પર જાઉં તો હું અહીં શું પરિમાણ કરું છું તેથી હું આને સિનેપ્ટિક બટનો ની દ્રષ્ટિએ માપું છું તો હવે તમે જુઓ આ ત્રણેયને અજમાવો પછી તમારી પાસે આ Q છે અને અહીં તમને ખ્યાલ છે કે તમારે વધવું પડશે ત્રણ વધુ સારવાર છતાં ત્રણ વધુ સારવાર છે તેથી જે મેં શરૂઆતમાં તમને કહ્યું ન હતું પણ હવે હું તેને ઉમેરી રહ્યો છું તમે શું કરો છો તમે Q વત્તા x Q વત્તા y Q વત્તા z મૂકો ફરીથી તમામ અરજીઓ 10 છે તેથી હવે તમને ખ્યાલ છે કે આપણે તમારી વાત કરી રહ્યા છીએ તમારી પાસે પહેલાથી જ 50 છે હવે આપણે 50 વત્તા 30 વિશે વાત કરી રહ્યા છીએ તમારી પાસે 8 કવર સ્લિપ છે આ આખી વસ્તુને જોવા માટે કવર સ્લિપ્સ અને તે એકદમ રેન્ડમ નેટવર્ક છે હવે જો તમે આંકડા પ્રમાણે જશો તો તમારે શું માપવું પડશે તેથી તમારી પાસે આવું કંઈક છે તમારી પાસે 8 જુદી જુદી સારવાર છે જો હું પાછો જાવ તો 1 2 3 4 5 6 7 8 અલગ સારવાર છે તેથી T 1 T 2 T 3 T 4 T 5 T 6 T 7 T 8 તેથી આ તમારું નિયંત્રણ છે આ x આ y આ z છે અને આ Q છે આ Q વત્તા x છે આ Q વત્તા y છે અને આ Q વત્તા z છે અને અહીં તમે તે રેન્ડમ F18 ગર્ભ અથવા 18 હિપ્પોકેમ્પલ ન્યુરોન નેટવર્ક માં ટકાવારી અથવા સિનેપ્ટિક બટનો ની સંપૂર્ણ ગણતરી દ્વારા જાઓ છો તેથી હવે તમારી પાસે થોડી ટકાવારી છે તેથી તમને ચોક્કસ મૂલ્યો મળશે ધારો કે હું ધારું કે y શ્રેષ્ઠ દેખાવ કરે છે Z વચ્ચે ક્યાંક છે તેથી તમે બાર ગ્રાફ જેવું કંઈક મેળવી શકો છો પછી ઉદાહરણ તરીકે Q ખરેખર તેને માત્ર કાલ્પનિક રીતે નીચે લાવે છે હું ઉદાહરણ તરીકે કહી રહ્યો છું Q અહીં તમે એક પ્રકારનો સુધારો જોશો શા માટે વધુ સુધારો જુઓ છો અહીં તમને થોડો સુધારો દેખાય છે અથવા નહીં દેખાય બરાબર હવે તમારે આ તમામ આઠ સારવાર નું શું કરવાનું છે તમારે તેની સરખામણી કરવાની છે તે નોંધપાત્ર રીતે અલગ છે જેમ કે T1 નોંધપાત્ર રીતે T2 થી અલગ છે અને ઊંધું T2 નોંધપાત્ર રીતે T3 થી અલગ T3 થી T4 તેવી જ રીતે T1 થી T4 સુધી અને તમારે આ આંકડા પર આવવા માટે સંખ્યાબંધ આંકડાકીય વિશ્લેષણ કરવું પડશે આ બધી વસ્તુઓમાંથી કઈંક મળે છે અથવા કશું મળતું નથી તેના આધારે આપણે કહીએ છીએ હવે આપણી પાસે આ આશાસ્પદ વસ્તુ છે ઉદાહરણ તરીકે આ એક કહેવું પછી આપણે આ પરમાણુ નું શું કરીશું તે આગળ ના સ્તર ની કસોટી માટે લેવામાં આવશે પરંતુ આ ઘણી વખત પુનરાવર્તિત કરવું પડશે અને એટલું જ નહીં આ સમયાન્તરે કરવું પડશે ઉદાહરણ તરીકે કેટલા દિવસો માટે આ કૃત્યો દાખલા તરીકે આ સંવર્ધન 5 દિવસ નું સંવર્ધન છે જ્યારે પરીક્ષણ દિવસ 10 દિવસ 20 દિવસ 40 દિવસ 2 મહિના 60 દિવસ ઠીક છે તેથી જુદા જુદા સમયે આ સમગ્ર વસ્તુ કેવી રીતે થઈ રહી છે તે તેને કોષ સંવર્ધન અને તેમાં નિપુણતાની દ્રષ્ટિએ જબરદસ્ત આધાર ની જરૂર છે પરંતુ પછી જ્યારે આપણે આને સાચવીએ ત્યારે ચાલો જોઈએ કે તમે આમાં કઈ સમસ્યાઓનો સામનો કરશો ત્યાં કેટલીક સમસ્યાઓ છે જે ઉભરી રહી છે અને તે જ હું હવે પ્રકાશિત કરવા જઈ રહ્યો છું તે રસપ્રદ સમસ્યાઓ શું છે જેનો તમે સામનો કરવાના છો પ્રથમ સમસ્યા જે તમે આને સમજવાનો પ્રયત્ન કરો છો તે શબ્દ છે જેનો હું વારંવાર ઉપયોગ કરું છું તે એક રેન્ડમ સંવર્ધન છે હવે તમારું હિપ્પોકેમ્પસ જો તમે પેશીઓ જોશો તો તમને યાદ આવશે જ્યારે મેં તમને પેશી બતાવી હતી તેથી તમારી પાસે CA 1 CA 2 CA 3 CA 4 છે તમારી પાસે ડેન્ટેટ ગાયરસ છે અહીં dg CA 1 CA 2 CA 3 CA 4 આ બધા માર્ગો જે આ રોલ કરી રહ્યા છે તે આના જેવો ખૂબ જ વ્યવસ્થિત માર્ગ છે તેથી ખૂબ જ અનોખું વ્યવસ્થિત માર્ગ છે તેથી જ્યારે આપણે અસ્તવ્યસ્ત દૃશ્ય વિશે વાત કરીએ છીએ મેં તમને પાછલી સ્લાઇડમાં બતાવ્યું હોય તો જો તમે તેને જુઓ તો તે ખૂબ જ અસ્તવ્યસ્ત નેટવર્ક છે તેથી આ સાચી રજૂઆત નથી આ મારા શબ્દને ચિહ્નિત કરવા માટે નજીકની રજૂઆત નથી આ વાસ્તવિક જીવન હિપ્પોકેમ્પલ નેટવર્ક ની નજીકની રજૂઆત નથી તે તેનો એક ભાગ છે પરંતુ વાસ્તવિક જીવનની નજીક નથી અસ્તવ્યસ્ત સંવર્ધન ચોક્કસ રજૂઆત નથી તેથી જો આપણે નકલ કરી શકીએ અને સમાધાન બનાવી શકીએ તો તે પડકાર બની શકે તેથી મને લાગે છે કે આ ઉકેલો એ સંભવિત ઉકેલો છે ઉકેલો શક્ય ઉકેલો નથી તેથી આ આપણે અહીં ખામીઓ વિશે વાત કરી રહ્યા છીએ અહીં ખામીઓ ના મુખ્ય પાસાઓ શું છે હવે ઉકેલો ની નકલ કરી શકાય છે અને નમૂના પ્રમાણેનું નેટવર્ક પોઇન્ટ 1 બનાવી શકાય છે હવે તે આપણને સબસ્ટ્રેટ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં લઈ જશે બીજું બીજી ખામી શું છે જો તમે તેને જુઓ તો અસ્તવ્યસ્ત સંવર્ધન છે પ્રથમ પ્રણાલી સાથેની બીજી અંતર્ગત ખામી અસ્તવ્યસ્ત સંવર્ધન માં છે ખૂબ જ મુશ્કેલ બની જાય છે જથ્થો પડકારજનક અને અસ્પષ્ટ છે તે માત્ર ત્યારે જ ઉકેલી શકાય છે જ્યારે આપણી પાસે નમૂના પ્રમાણેનું નેટવર્ક હોય તેથી તેઓ જોડાયેલા છે બીજી મોટી ખામી એ છે કે આપણે 2D સંવર્ધન નો ઉપયોગ કર્યો છે તે એક દ્વિ પરિમાણીય સંવર્ધન છે પરંતુ આ સમગ્ર માળખું એ છે કે તેની પાસે z અક્ષ છે તેની પાસે z અક્ષ છે તેની પાસે X અક્ષ છે તેની પાસે Y અક્ષ પૂરતો છે તેથી હવે z અક્ષ ક્યાં છે આપણે 3D સંવર્ધન બનાવી શકીએ છીએ અને પડકાર એ હશે કે શું આપણે 3D નમૂના પ્રમાણેનું સંવર્ધન બનાવી શકીએ જે ભવિષ્ય છે તમે લગભગ આપણી ડીશમાં તે અંગની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તે આપણને લેબ ઓન ચિપ ખ્યાલ ના 3D વાળા નુમુનામા લઈ જશે તેથી આપણે એક પગલું ભરી રહ્યા છીએ અને પ્રયોગ નો સૌથી પડકારજનક ભાગ કંઈક બીજો છે હવે તમે જે ઉપયોગ કરી રહ્યા છો તે F18 પેશી છે પરંતુ તે બંધ છે અલ્ઝાઇમર ગર્ભ માં થતું નથી તે પુખ્ત વયે થાય છે હવે તમે ઇચ્છો છો કે તે એક રોગનું પ્રતિનિધિત્વ કરે જે પુખ્ત વયના લોકોને થાય છે ગર્ભ ના સંવર્ધનનો ઉપયોગ કરીને જે ખરેખર વિચારવા જેવી બાબત છે આપણે તે મોડેલને પસંદ કરીને યોગ્ય વસ્તુ નું પ્રતિનિધિત્વ કરીએ છીએ તેથી અહીં આપણા વિકલ્પો શું છે તે આપણો વિકલ્પ છે તમારે આ પુખ્ત વયે કરવું પડશે હવે પુખ્ત હિપ્પોકેમ્પલ ચેતાકોષ સંવર્ધન અને આ પુખ્ત હિપ્પોકેમ્પલ ચેતાકોષ સંવર્ધન આગળ જો તે ત્રણ પરિમાણો તેમજ નમૂના માં હોઈ શકે તેથી ત્રણેય ભેગા મળીને તે અદભુત થશે જો આપણે ખરેખર એક મોડેલ બનાવી શકીએ જે હું એમ નથી કેહતો કે નજીક છું પરંતુ આજે આપણે જે કરી રહ્યા છીએ તેનાથી ચોક્કસપણે નજીક હશે તેથી તમને ખ્યાલ છે કે આપણે એક સરળ ઉદાહરદ લીધું છે અહીં આગળના વ્યાખ્યાન માં આપણે આ વિશે વાત કરીશું આપ સૌનો આભાર